સેવા ઇકોસિસ્ટમ સેવા નવીનતા અમે જેની ચર્ચા કરી રહ્યા છીએ તે એ છે કે આજના વિશ્વમાં જ્યારે ગ્રાહક મોટી હોટેલ વૈશ્વિક હોટેલ ચેઇન જુએ છે જેવી કે હયાત અથવા હોલિડે ઇન અથવા મેરિયોટ ત્યારે ગ્રાહક અપેક્ષા રાખે છે કે સેવાનું ચોક્કસ સ્તર ગ્રાહકના પ્રેમમાં ચોક્કસ શ્રેષ્ઠતા નાણાં માટે કાર્યકારી કાર્યક્ષમતા મૂલ્યનું ચોક્કસ સ્તર વિશિષ્ટતાનું ચોક્કસ સ્તર આ વૈશ્વિક હોટલ સાંકળમાંથી ઉપલબ્ધ થશે પરંતુ ગ્રાહકોની આ અપેક્ષાઓ એકવિધ એન્ટિટી દ્વારા પૂરી કરવામાં આવશે નહીં પરંતુ અમે જેને સર્વિસ ઇકોસિસ્ટમ કહીએ છીએ તેનો અર્થ એ છે કે આ વૈશ્વિક હોટેલ ચેઇન વાસ્તવમાં વિવિધ પ્રકારના સેવા પ્રદાતા અથવા સેવા કેન્દ્રો અથવા સેવા સંસ્થાઓની સંખ્યાનું સંયોજન હશે તેમાંથી કેટલીક આ હોટેલ ચેઈનની માલિકીની હોઈ શકે છે અને તેમાંથી ઘણી આ હોટેલ ચેઈનની માલિકીની ન હોઈ શકે પરંતુ તેઓ આ નક્ષત્રનો ભાગ હશે તેથી તેઓ સેવા BPO ની બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ નિષ્ણાત કંપનીઓને એકીકૃત સંયોજનમાં એકસાથે મૂકવામાં આવશે અને ગ્રાહકોની આ અપેક્ષાઓને પૂર્ણ કરશે અને આ નક્ષત્ર રચના અથવા નેટવર્ક રચના અમે છેલ્લા સત્રમાં ચર્ચા કરી હતી તે મૂળ ખર્ચ આર્બિટ્રેજ દ્વારા સંચાલિત હતી મજૂર આર્બિટ્રેજ કારણો તે પછી પ્રક્રિયા ઉત્કૃષ્ટતા વિકસાવવાના અને તે ભાગીદારોને મૂલ્ય આપવાના યુગમાં આગળ વધે છે જેઓ નાટકમાં શ્રેષ્ઠ કુશળતા લાવી શકે છે પરંતુ અમે છેલ્લા સત્રમાં ચર્ચા કરી હતી કે આપણે હવે એક વળાંકના બિંદુ પર છીએ જ્યાં આજની તકનીકોનો ઉપયોગ કરીને આ નિષ્ણાતો સેવાની શ્રેષ્ઠતાના નવા સ્તરનું નિર્માણ કરી શકે છે અને કદાચ નવા પ્રકારની સેવાઓ બનાવી શકે છે જે આપણે પહેલાં જોઈ ન હતી તેથી આજના સત્રમાં અમે સેવા ઇકોસિસ્ટમ અને સેવાઓનું નેટવર્કિંગ કેવી રીતે સેવાની નવીનતા તરફ દોરી જાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ તેથી અમારી પાસે આ ચાર સેવાઓ છે જે મેં eBay એર એશિયા ફ્લિપ કાર્ટ ગાના પસંદ કરી છે તે બધા પ્રથમ વખત મોડેલનો ઉપયોગ કરી રહ્યાં નથી તે બધા મુખ્ય સંશોધકો નથી તેમાંના કેટલાક eBay જેવા છે તેઓએ આ સમગ્ર ઓનલાઈન ઓક્શનને પેમેન્ટની નવી પદ્ધતિ તરીકે અને નવા પ્રકારની વાણિજ્યની નવી પદ્ધતિ તરીકે બનાવી છે જેને ઘણીવાર C થી C ગ્રાહકથી ગ્રાહક તરીકે ઓળખવામાં આવે છે તેથી eBay એક પ્લેટફોર્મ પૂરું પાડે છે જે એક વર્ગના ગ્રાહકોને અન્ય વર્ગના ગ્રાહકો સાથે વિનિમય કરવા માટે પરવાનગી આપે છે જે ખૂબ જ આધુનિક રીતે જૂના વિનિમય અર્થતંત્રની ચોક્કસ આવૃત્તિ લાવી છે તેથી ઘણી પ્રકારની અસ્પષ્ટ અત્યંત વિશિષ્ટ વસ્તુઓ છે આજે તે વસ્તુઓમાં વાણિજ્ય વૈશ્વિક બની ગયું છે કારણ કે આ અનોખા સર્વિસ પ્લેટફોર્મ જે eBay દ્વારા બનાવવામાં આવ્યું છે એ જ રીતે એર એશિયાએ ઉડ્ડયનની એક નવી રીત બનાવી છે જે ઓછી કિંમત પર આધારિત છે પરંતુ અન્ય વિવિધ વસ્તુઓ જેમ કે ઘણા પ્રમાણમાં અજાણ્યા સ્થળોએ નેટવર્કનો ફેલાવો સમગ્ર દેશોને પ્રવાસન અને અન્ય વિવિધ બાબતોના લાભો માટે ખોલવા ભારતમાં ફ્લિપ કાર્ટ છે જે અમુક હદ સુધી એમેઝોન જેવી કંપનીઓ દ્વારા બનાવેલ મોડેલનો ઉપયોગ કરે છે પરંતુ તમે જાણો છો કે તેઓ કેશ ઓન ડિલિવરી જેવી કેટલીક સરળ નવીનતાઓ કરે છે જે સમજે છે કે ઘણા ભારતીય ગ્રાહકો ઇ કોમર્સમાં ભાગ લેતા નથી કારણ કે કાં તો તેમની પાસે ક્રેડિટ કાર્ડ નહોતા અથવા તો તેઓ નેટ પર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે બહુ આરામદાયક ન હતા તેથી કેશ ઓન ડિલિવરી હવે લગભગ એક ઉદ્યોગ ધોરણ બની ગયું છે પરંતુ જ્યારે કેટલીક કંપનીઓ દ્વારા પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું ત્યારે તેમાંથી એક લીડર ફ્લિપ કાર્ટે એક નવો દાખલો ઊભો કર્યો જેણે મોટી સંખ્યામાં ગ્રાહકો માટે બજાર ખોલ્યું અને આ મોટી તેજીમાં ફાળો આપ્યો હવે આપણે ભારતમાં ઇ રિટેલિંગના ક્ષેત્રમાં અથવા ગાનામાં જોઈએ છીએ એપલે આઇટ્યુન સાથે જે મોડેલ રજૂ કર્યું હતું તે જ પ્રકારનું મોડેલ પરંતુ સંગીત ખરીદવાની અથવા માણવાની આ એક નવી રીત છે કદાચ ખરીદી ન પણ હોય પરંતુ મૂળભૂત રીતે સંગીતનો નવી રીતે વપરાશ તેથી અમે જે કહીએ છીએ તે એ છે કે સેવા નેટવર્કિંગ અને આઉટસોર્સિંગ અથવા સેવા પ્રદાતાઓના સમૂહ સાથે મળીને ગ્રાહકની સામે કામ કરવાથી ઓપરેશનલ ખર્ચમાં ઝડપી ઘટાડો થાય છે આ અપેક્ષિત લાભો છે જે ચાલ્યા ગયા છે પરંતુ આ પહેલેથી જ થઈ ચૂક્યું છે આ આપણી સામે જ થઈ રહ્યું છે નિશ્ચિત ખર્ચને ચલિત ખર્ચમાં પરિવર્તિત કરવાની ક્ષમતા જેની આપણે છેલ્લા સત્રમાં ચર્ચા કરી હતી મુખ્ય યોગ્યતાઓ અને ઍક્સેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા આ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે દરેક કિસ્સામાં અગ્રણી યોગ્યતા અને કુશળતાની ઍક્સેસ તેથી હવે આપણે જે જોઈ રહ્યા છીએ તે સૌથી ઓછા ખર્ચ પ્રદાતાનું નક્ષત્ર અથવા નેટવર્ક અથવા ઇકોસિસ્ટમ નથી પરંતુ સૌથી ઓછા ખર્ચે શ્રેષ્ઠ નિષ્ણાતોની ઇકોસિસ્ટમ છે તેથી આ એક અજેય સંયોજન બનાવી રહ્યું છે તે સેવાઓના આ વ્યાપક વર્ગીકરણને અનુરૂપ છે જ્યાં આપણે વેપારથી વ્યાપાર સેવાઓ પરંપરાગત જ્ઞાન સઘન વ્યવસાય સેવાઓ વ્યવસાયને વ્યવસાય સેવાઓ આ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી આઈટી કન્સલ્ટન્સી વગેરે જેવી છે બિઝનેસ ટુ બિઝનેસ પરંપરાગત ડોમેન એકાઉન્ટન્સી કાનૂની સલાહ તાલીમ વગેરે ગ્રાહક સેવાઓ દુકાનો હોટલ બેંકિંગ વ્યક્તિગત સંભાળ સૌંદર્ય સંભાળ તેમાંથી કેટલીક આંતરિક છે કેટલીક જાહેર સેવાઓ છે કેટલીક નફાકારક સેવાઓ માટે નથી આ તમામ વિવિધ પ્રકારની સેવાઓ છે જેની અમે શરૂઆતથી જ આ કોર્સમાં ચર્ચા કરી રહ્યા છીએ પરંતુ આને ફરીથી તમારી સામે મૂકવાનો હેતુ એ છે કે આ તમામ ડોમેન્સ હવે સર્વિસ નેટવર્ક અને સર્વિસ ઇકોસિસ્ટમ માટે ખુલ્લા છે તેથી ખૂબ જ ઉચ્ચ જ્ઞાન સઘન વ્યવસાય સેવાઓ પણ જ્યારે મેનેજમેન્ટ કન્સલ્ટન્સી માટે સંસ્થામાં નિપુણતાના ચોક્કસ કેન્દ્રો જાળવી શકે છે પરંતુ સંભવતઃ ખરેખર એક અલગ જ્ઞાન કેન્દ્ર સ્થાપી શકે છે જે તે સંસ્થાના મૂળભૂત રીતે IT ભાગ પ્રદાન કરશે તેથી સૌથી ઓછા ખર્ચે શ્રેષ્ઠ નિપુણતા પર આધારિત નેટવર્કિંગ સર્વિસ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટનો ખ્યાલ સેવાઓની સંપૂર્ણ નવી પેઢીઓનું નિર્માણ કરશે તેથી ટેક્નોલોજી આ નવી પેઢીની સેવા માટે સૌથી મહત્વપૂર્ણ સક્ષમ બનશે તેથી અમે eBay અથવા પોલિસીબઝાર ડોટ કોમ જેવી સેવાઓ જોઈશું તમે જાણો છો કે આ વીમાની અનોખી તુલનાત્મક સેવા છે તેથી લોકો આજે વીમો ખરીદી શકે છે ભૂતકાળના વીમા એજન્ટોના પ્રભાવ હેઠળ નહીં કે જેઓ ખરેખર તમને વેચવાની વ્યૂહરચનામાં ઉચ્ચ દબાણ હેઠળ મૂકશે પરંતુ આજે ગ્રાહક તમારી સમક્ષ રજૂ કરાયેલા એક બટનના ક્લિક પર તેને અથવા તેણીને રજૂ કરાયેલા વિસ્તૃત તુલનાત્મક મૂલ્ય સંશોધનના આધારે પોતાનો નિર્ણય લેશે અથવા અમારી પાસે eBay જેવી સેવાઓ હશે જે હું હમણાં જ વાણિજ્યના નવા વર્ગની ચર્ચા કરી રહ્યો હતો જે ગ્રાહકથી ઉપભોક્તા અથવા ગ્રાહકથી ગ્રાહક વાણિજ્ય છે અને તે વાસ્તવમાં એક મોનોલિથિક સેવા નથી ત્યાં PayPal સહિતની સેવાઓનું નેટવર્ક પણ છે Skype જે તેમના એકંદર સેવા પેકેજનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ પૂરો પાડે છે પરંતુ તે અલગ અલગ સેવા શ્રેષ્ઠતા કેન્દ્રો છે તેઓ કદાચ હસ્તગત કરવામાં આવ્યા હોય અથવા સમાન માલિકીના માળખાનો ભાગ હોય પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે તેઓ વાસ્તવમાં વિવિધ નિષ્ણાત કેન્દ્રો સાથે મળીને આવે છે તો આ તમારી સામે ચાર્ટ છે તેથી eBay ઉદ્યોગ ક્ષેત્ર એ ઓનલાઈન હરાજી છે નવી સેવા નવું બિઝનેસ મોડલ એ વ્યક્તિગત વપરાશકર્તાઓના સમુદાય દ્વારા ખરીદી અને વેચાણ કરવાની નવી રીત છે અથવા જેને આપણે હમણાં જ C થી C તરીકે ઓળખીએ છીએ એર એશિયા હવાઈ મુસાફરીનો વપરાશ કરવાની નવી રીત કોઈ ફ્રિલ્સ સેવા અને અર્થતંત્ર પર ભાર મૂકે છે ફ્લિપ કાર્ટ એ ઇ રિટેલર અથવા ઇ ટેલર છે આજે માલસામાન ખરીદવાની નવી રીત અથવા અન્ય તમામ પ્રકારના માલસામાન અથવા મ્યુઝિક રિટેલર આઇટ્યુન મ્યુઝિક ખરીદવા અને ડાઉનલોડ કરવાની નવી રીત અથવા ગૂગલ ઇન્ટરનેટ સર્ચ એન્જિન મેં હવે અહીં બે પ્રશ્ન ચિહ્નો સાથેનું નામ સામેલ કર્યું છે નામ છે ફૂડ પાન્ડા અને તમારી અસાઇન્મેન્ટ આ કંપનીના કામકાજને સમજવાની છે તમે કદાચ આ કંપનીથી પહેલાથી જ પરિચિત હશો કારણ કે તેઓ હવે તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક મીડિયા પર ભારે જાહેરાતો કરે છે પરંતુ હું તમને એ ઓળખવા ઈચ્છું છું કે તમે ઉદ્યોગ ક્ષેત્રના નકશા પર ફૂડ પાંડા કેવી રીતે મુકશો અને ક્યાં મુકશો તેમનું ઉદ્યોગ ક્ષેત્ર કેવું હશે તેમાં જ કદાચ તમને ખબર પડશે કે સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં આ ટેક્નોલોજી અને સર્વિસ ઈન્ટરપ્લેના કારણે નવા સેક્ટર ઉભરી રહ્યા છે અને હું પણ ઈચ્છું છું કે તમે વર્ણન કરો કે જેમ આ વર્ણન હેઠળ eBay ના કિસ્સામાં આ નવી સેવા નવા બિઝનેસ મોડલ અમે વ્યક્તિગત વપરાશકર્તાઓના સમુદાય દ્વારા ખરીદી અને વેચાણની નવી રીત મૂકી છે ફૂડ પાન્ડાના નવા બિઝનેસ મોડલનું તમે કેવી રીતે વર્ણન કરશો તેથી આ ચાર્ટમાં આ બે જગ્યાઓ છે જે તમારે ભરવાની છે અને તે તમારી અસાઇન્મેન્ટ છે તેથી તમને યાદ છે કે અમે અગાઉના અનસોફ મેટ્રિક્સનો ઉપયોગ કર્યો હતો જે વર્તમાન ઉત્પાદન અથવા વર્તમાન સેવા અને નવી સેવા અને હાલના ગ્રાહકો અને નવા ગ્રાહકો છે તેથી તે જ વર્ગીકરણ હવે લાગુ થાય છે પરંતુ અમે હવે ઓળખીએ છીએ કે ઘણી વખત આ નવીનતા આંતરિક પ્રક્રિયા સંચાલિત હોઈ શકે છે અને મોટેભાગે આ તે છે જે નેટવર્ક લાભો માટે ખૂબ જ યોગ્ય છે તેથી જો તમે અભ્યાસ કરો છો તો એમેઝોન એ એક કંપની છે જે વાસ્તવમાં ગ્રાહકોના વિશાળ નેટવર્ક સાથે સપ્લાયરોના વિશ્વભરમાં વિશાળ નેટવર્કમાં નિપુણતા ધરાવે છે તેથી તેમનું બિઝનેસ મોડલ ઘણાને ઘણા સાથે જોડવાની ક્ષમતામાં છે આ બિઝનેસ મોડલ છે અને તે બિઝનેસ મોડલ આજે નવીનતા અથવા નવી સેવાને વર્ગીકૃત કરવાની આ રીતમાં નવા પરિમાણો ઉમેરી રહ્યું છે તેથી સેવાઓ આજે પરમાણુકૃત થઈ રહી છે જેનો મેં અગાઉના સત્રમાં ઉલ્લેખ કર્યો હતો અને તે બધા ગ્રાહક સાથે એકબીજા સાથે જોડાયેલા છે તે એક સુંદર સુઘડ પેકેજ હોઈ શકે છે પરંતુ આંતરિક રીતે તે ઘડિયાળની જેમ ઘણી બધી પદ્ધતિઓ છે જે એકસાથે કામ કરે છે તેવી જ રીતે સેવા તમારી સામે બાહ્ય રીતે એક એન્ટિટી હોઈ શકે છે પરંતુ આંતરિક રીતે ઘણી બધી સેવાઓ કે જે એકસાથે નેટવર્ક છે ગ્રાહક તરીકે નવા ઉત્પાદન વિકાસમાં સહ સર્જક તરીકે ગ્રાહકની ભૂમિકા હતી પરંતુ સેવામાં ગ્રાહક પ્રક્રિયાનો એક ભાગ છે જેની અમે અગાઉ ચર્ચા કરી છે પરંતુ હું તેને ફરીથી તમારી સામે લાવી રહ્યો છું તે બ્લુ પ્રિન્ટિંગથી લઈને વાસ્તવિક સમયના બજાર સંશોધન સુધીની સર્વિસ ડિલિવરી પ્રક્રિયાને સમજવામાં છે સીધો સંપર્ક સંવાદની સુવિધા આપે છે તેથી વિચારના સ્ટેજ અથવા પ્લાનિંગ સ્ટેજથી લઈને અંતિમ ડિલિવરી સુધી અને ગ્રાહક સાથે ડિલિવરીની ગુણવત્તાને સમજીને અમે ઘણી રસપ્રદ નવી સેવાઓ બનાવી શકીએ છીએ ઉદાહરણ તરીકે પરંપરાગત ભારતીય લગ્ન કે જેમાં કેટલી સંખ્યામાં નાના સેવા પ્રદાતાઓ આવતા હતા અને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડતા હતા તેનો અભ્યાસ કરો શું તે કેટરિંગ સેવા છે શું તે ફૂલ વ્યવસ્થા સેવા છે શું તે સંગીત સેવા છે પછી ભલે તે ધાર્મિક સેવા હોય વિવિધ સેવા પ્રદાતાઓ સેવાના વિવિધ ઘટકો પ્રદાન કરે છે પરંતુ આજે આ વિષય પર મને લાગે છે કે બેન્ડ બાજા બારાત અથવા જે પણ તે ફિલ્મનું નામ હતું તમે જોશો કે આજે તે ખરેખર કેવી રીતે કાર્યરત નથી એક સારા ભારતીય લગ્ન આજે સંખ્યાબંધ વ્યક્તિગત સેવા પ્રદાતાઓ સાથે મળીને કામ કરતા નથી પરંતુ તે સેવા ઇકોસિસ્ટમની જેમ થાય છે મને લાગે છે કે સેવા ઇકોસિસ્ટમ તરીકે આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ તે ઇબે અથવા એપલ આઇટ્યુનનો અભ્યાસ કરીને સમજી શકાય છે પરંતુ મને લાગે છે કે આજના મોટા ભારતીય લગ્નનો અભ્યાસ કરીને અને તેઓ કેવી રીતે વિવિધ સેવા પ્રદાતાઓને એકસાથે લાવે છે જેઓ સુમેળ સાધે છે અને તદ્દન અમૂર્ત પહોંચાડે છે તેનો અભ્યાસ કરીને પણ તે સારી રીતે સમજી શકાય છે પરંતુ સેવાનું એકદમ આનંદપ્રદ પેકેજ અને જો તમે આ અંગે તમારો અભિપ્રાય જણાવો તો સારું રહેશે કે હું એવું નિવેદન કરી રહ્યો છું કે અમે પરંપરાગત ભારતીય લગ્નનો અભ્યાસ કરી શકીએ છીએ અને સેવા ઇકો સિસ્ટમના ઉદભવને સમજી શકીએ છીએ જે આજની દુનિયામાં સેવાની શ્રેષ્ઠતાના નવા પરિમાણોનું નિર્માણ કરશે